હવે જે ઉદાહરણ આપણે જોઈએ છીએ તે રજિસ્ટર R0 ના કન્ટેન્ટ ને R1 માં ટ્રાન્સફર કરવાનું છે આ એક સરળ વસ્તુ છે જે આપણે કરવાની જરૂર છે પરંતુ આપણે કહેવું પડશે કે આપણે આ વસ્તુ કેટલી રીતે કરી શકીએ 8051 માં વિવિધ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ ટેક્નિક શું છે કે જેનો ઉપયોગ આ સરળ ઓપરેશન કરવા માટે થઈ શકે છે જે R1 ને યુટીલાઇઝ્ડ કરવા માટે રજીસ્ટર R0 ના કન્ટેન્ટને ટ્રાન્સફર કરે છે હવે જો આપણે આમ કરવા માંગતા હોઈએ તો પ્રથમ પધ્ધતિ એ છે કે આપણી પાસે મૂવ ઇન્સટ્રકસન છે તેને આપણે R1 R0 કહીએ આ R0 ના કન્ટેન્ટ ને R1 રજિસ્ટર માં મૂવ કરીએ છીએ સ્પષ્ટ કરવાની આ એક પોસિબલ ટેક્નિક છે તેને સ્પષ્ટ કરવાની બીજી પોસિબલ રીત કદાચ આપણે 1R0 ની જેમ મૂવ કરી શકીએ આ પણ તે જ વસ્તુ કરશે તેને ડાયરેક્ટ મેમરી એડ્રેસ માં લેવામાં આવે છે અને પરિણામે R1 રજિસ્ટર ને R0 મળશે આ કરવાની ત્રીજી પોસિબલ રીત તેનાથી તદ્દન વિરુદ્ધ હોઈ શકે છે અને તે MOV R10 છે આ એક રજિસ્ટર છે પરંતુ આ એક મેમરી લોકેશન છે અહીં પણ તે જ વસ્તુ R1 ને RAM લોકેશન 0 નું કન્ટેન્ટ મળે છે જે મૂળભૂત રીતે R0 રજિસ્ટર છે પછી તે કરવાની બીજી રીત એ છે કે જ્યારે આપણે બંને રજિસ્ટરને મેમરી ઓપરેન્ડ્સ તરીકે સ્પષ્ટ કરીએ છીએ જેમ કે આપણે માત્ર MOV 10 ની જેમ લખીએ છીએ જ્યારે તમે MOV 10 કહો છો ત્યારે તે મેમરી 1 ને મેમરી 0 નું કન્ટેન્ટ મળશે એટલે મેમરી 1 એ R1 મેમરી 0 એ R0 સિવાય બીજું કશું જ નથી બીજી રીતે તમે તેને લખી શકો છો તે થોડી મુશ્કેલ છે આપણે તેને આ MOV R11 ની જેમ કરીએ છીએ અને પછી આપણે કહીએ છીએ કે MOV R10 તો આપણે શું કરી રહ્યા છીએ સૌ પ્રથમ R1 માં આ સ્ટેટમેન્ટ માં આપણે R1 ને 1 બનાવીશું અને આ સ્ટેટમેન્ટમાં તે આ મેમરી સ્થાન 0 ના કન્ટેન્ટને મૂવ કરશે R1 દ્વારા કન્ટેન્ટને તે મેમરી લોકેશન પર જ્યાં તે પોઇંટ થાય છે મેમરી લોકેશન R1 દ્વારા સમાયેલ છે જેથી આપણને મેમરી લોકેશન 0 નું કન્ટેન્ટ મળશે ઇફેક્ટિવલી R1 રજિસ્ટરને R0 ની વેલ્યૂ મળશે એટલે આ બધી ઇન્સટ્રકસન માંથી તમે જુઓ છો કે આ એક એ અર્થમાં ચોક્કસ છે કે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ મેમરી બેંકો ને ધ્યાનમાં લીધા વિના છે તે બેંક 0 પર કામ કરશે બેંકની પસંદગીને ધ્યાનમાં લીધા વિના તે બેંક 0 રજિસ્ટર પર ઓપરેટ થશે બીજી તરફ અન્ય ઇન્સટ્રકસન કે જે આપણી પાસે છે તે બેંકની પસંદગી પર આધારિત રહેશે તેથી બીજી બધી ઇન્સટ્રકસન તેઓ કરંટ બેંક ના સંદર્ભમાં આગળ વધવાની વાત કરશે તેઓ હંમેશા કરંટ બેંક રજિસ્ટરને એક્સેસ કરશે આ રીતે જો તમે કોઈ ચોક્કસ બેંક ના કહેવાતા રજિસ્ટરને ઍક્સેસ કરવા તૈયાર હોવ તો તમે એડ્રેસ બદલી શકો છો અને તમે આ ખાસ મોડ નો ઉપયોગ કરશો જો તમે કોઈ આર્બીટ્રેરી બેંક રજિસ્ટર મુવમેંટ શોધી રહ્યા હોવ તો તમારે આ ઇન્સટ્રકસન નો ઉપયોગ કરવો જોઈએ અન્યથા તમારી પાસે બીજા ઘણા ઓપ્શન્સ હોઈ શકે છે હવે પછી આપણે બીજા પ્રોગ્રામ પર ધ્યાન આપીશું જે કેરી ફ્લેગ ને સેવ કરવા માટે કોડ ફ્રેગમેન્ટ તરીકે લખવાનું છે તે કેરી ફ્લેગને બીટ લોકેશન 4 માં સેવ કરશે બિટ લોકેશન 10 માં ઓક્ઝિલરી કેરી અને બીટ લોકેશન 22 H માં પેરિટી સેવ કરશે આ 4 10 અને આ 22 H આ બધા બિટ એડ્રેસેબલ મેમરી માં છે આ ખરેખર બીટ નંબરો છે તમને યાદ હોય તો આપણે આ બીટ એડ્રેસેબલ મેમરી વિશે વાત કરી હતી અને પછી જો દરેક બીટને એડ્રેસ મળ્યું છે આપણે 3 જુદા જુદા લોકેશન એ કેરી ફ્લેગ ઓક્ઝિલરી કેરી ફ્લેગ અને પેરિટી ફ્લેગ ને સેવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો તે કેવી રીતે કરવું તે આવું છે પહેલા આપણે તે લોકેશનો ને ક્લિયર કરીએ છીએ એટલે કે 0 4 H ને ક્લિયર કરીએ આ બીટ 04 ને ક્લિયર કરશે આપણે બીટ 10Hને પણ ક્લીયર કરીએ છીએ કે તે 10 લોકેશન પણ 22 Hને ક્લિયર કરશે તેથી તે આપણા પ્રશ્નમાં આપણી પાસેના ત્રીજા બીટને પણ ક્લિયર કરશે હવે આપણે તેઓ જે ઈંડિવિડયુઅલ બિટ્સ મેળવે છે તેને ચકાસીશું જેમકે ઓક્ઝિલરી કેરી અને પેરિટી અને તેના આધારે બીટને સેટ કરવા આમ કેરી પાર્ટ માટે આપણે આ રીતે લખી શકીએ જમ્પ કરવું પરંતુ બીટ PSW 7L1 નહીં જો આ બીટ સેટ ન કરવામાં આવે તો PSW 7 એ કેરી બીટને અનુરૂપ હશે જો તમે આ બીટ એડ્રેસેબલ મેમરી માં જુઓ અને આ PSW 7 કેરી બિટ હોય તો જો તે કિસ્સામાં તે 0 ન હોય તો આપણે આ લોકેશન સેટ કરવાની જરૂર છે આ 0 4 લોકેશન સેટ કરવું જોઈએ પછી આપણે સેટ બીટ 04 H જેવું કંઈક કરીશું તે બીટ એડ્રેસ 04 H સેટ કરશે અન્યથા આપણે L1 લેવલ પર આવીશું અને જ્યાં આપણે તે જ વસ્તુ ઓક્ઝિલરી કેરી છે કે કેમ તે તપાસવા ની જરૂર છે આપણે JNB PSW 6L2 ની જેમ હવે પછીની વસ્તુને ચેક કરી શકીએ છીએ અને જો ઓક્ઝિલરી કેરી બીટ સેટ કરવામાં આવે તો તે કિસ્સામાં આપણે બીટ લોકેશન 10 સેટ કરવાની જરૂર છે આપણે સેટ બીટ 10 H ની જેમ લખીએ છીએ અને પછી L2 માં પણ આપણે લાસ્ટમાં જે ચેક કરીએ છીએ તે JNB ક્યાં છે તે પેરિટી બીટ છે તે JNB PSW 0L3 વડે છે અને જો તે સેટ ન કરવામાં આવે તો તે કિસ્સામાં આપણે કહેવું પડશે કે શું તે PSW 0 એ બીટ 1 છે તે કિસ્સામાં મારે બીટ 22 ને સેટ કરવું પડશે આ SETB 22 H છે અને આ આપણો L3 છે એટલે આ પોઈન્ટ થી તે ચાલુ રહેશે આ રીતે આપણે ઈંડિવિડ્યુઅલ બિટ્સ ને ચકાસવા અને સેટ કરવા માટે પ્રોગ્રામ ફ્રેગમેન્ટ લખી શકીએ છીએ તેને મેળવવું તે કોરસ્પોંડિંગ લોકેશન એ તે બિટ્સની કોપી કરી રહ્યું છે આ બીટને ચેક કરે છે અને જો બીટ 1 હોય તો તે બીટ સેટ કરે છે જો કેરી બીટ 1 હોય તો પ્રોબ્લેમ માં ઉલ્લેખિત કોરસ્પોંડિંગ મેમરી લોકેશન 1 પર સેટ કરવામાં આવે છે તેથી આ રીતે આપણે આ વસ્તુ કરી શકીએ છીએ હવે પછી આપણે બીજા પ્રોગ્રામ પર ધ્યાન આપીશું આ પ્રોગ્રામ થોડો કોમ્પ્લેક્સ છે અહીં આપણે જે કરવાનો પ્રયાસ કરીએ છીએ તે એ છે કે તે સ્ટ્રિંગ મેનીપ્યુલેશન પ્રોગ્રામ છે અને ત્યાં એક પછી એક 2 સ્ટ્રિંગ સ્ટોર્ડ છે જે બાહ્ય મેમરી લોકેશન 6000 H થી શરૂ થાય છે અને દરેક સ્ટ્રિંગ ઝીરો બાઇટ દ્વારા સમાપ્ત થાય છે જે ઝીરો બાઇટ છે પછી આ કામ કરવા માટે આપણે બે અલગ અલગ સબ પ્રોગ્રામ્સ લખવાના છે એક સબ પ્રોગ્રામને આપણે સ્ટ્રિંગ સાથે કંપેર કરીશું ધારો કે સ્ટ્રીંગ ના નામ S1 અને S2 છે તેથી જો S1 સ્ટ્રિંગ અને S2 સ્ટ્રિંગની સરખામણી કરવામાં આવશે તો તે ફક્ત સરખામણી કરશે કે શું સ્ટ્રીંગ સમાન છે કે નહીં તે માત્ર આ પ્રકારની સરખામણી કરે છે એવું નથી કે તે રિલેશનશિપ કરતાં વધુ કે ઓછું શોધી રહ્યું છે તે માત્ર સરખામણી માટે લે છે સ્ટ્રીંગ સમાન છે કે તેઓ અલગ છે જો તે કિસ્સામાં તેમની સ્ટ્રીંગ અલગ હોય તો તે કેટલાક રજિસ્ટર માં કેટલીક વેલ્યુ મૂકશે જેનો ઉલ્લેખ કરીને પ્રોગ્રામે આ વસ્તુ કરવી જોઈએ મુખ્ય પ્રોગ્રામે રીઝલ્ટ અને કંપનીને કલેક્ટ કરવી જોઈએ કે આ કેરેક્ટર R0 માં તુલનાત્મક રીઝલ્ટ છે ડિફોલ્ટ રજિસ્ટર બેંક ના R1 માં સ્ટ્રિંગની લંબાઈ અને R2 માં બીજી સ્ટ્રિંગની લંબાઈ છે તે શું કહે છે કે આ સરખામણી રીઝલ્ટ R0 માં હોવું જોઈએ જો સ્ટ્રીંગ સમાન હોય તો કદાચ જવાબ હા હશે અને જો સ્ટ્રીંગ સમાન ન હોય તો જવાબ ના હશે તેથી તેને R0 રજિસ્ટરમાં 1 અથવા 0 મૂકીને ઓળખી શકાય છે પછી સ્ટ્રીંગની લંબાઈ માટે R1 અને R2 માં સ્ટોર કરી શકાય છે પ્રોબ્લેમ એ પણ કહે છે કે સબ પ્રોગ્રામ્સે વિવિધ રજિસ્ટર બેંકો નો ઉપયોગ કરવો જોઈએ મૂળ રજિસ્ટર બેંકની તુલનામાં આપણે જે પણ મૂવિંગ પ્રોગ્રામનો ઉપયોગ કરીશું આ પ્રોગ્રામ અને સબ પ્રોગ્રામ્સે અલગ રજિસ્ટર બેંકનો ઉપયોગ કરવો જોઈએ હવે તે કરવા માટે આપણે તે PSW બેંક ના સિલેકશન બિટ્સ બદલવા પડશે બેંક સિલેકશન બિટ્સ રજીસ્ટર કરો અને તે મુજબ તે વિવિધ બેંકોનો ઉપયોગ કરશે સ્ટ્રીંગ નલ ટર્મિનેટેડ છે એટલે કે જો મને સ્ટ્રિંગ abc કહેવા માટે S1 ની સમાન કહે છે તો લોકેશન 6000 થી આગળ સ્ટ્રીંગ સ્ટોર્ડ છે જો આ મારી મેમરી છે તેથી 6000 થી આગળ આ 6000 કહેવાય છે અહીં મને એક a કેરેક્ટર મળેલ છે પછી કેરેક્ટર b પછી કેરેક્ટર c છે તેથી આ અનુરૂપ ASCII કોડ્સ ત્યાં સ્ટોર્ડ છે અને પછી આપણને નલ કેરેક્ટર 0 મળેલ છે આ 0 છે અને તે પછી S2 શરૂ થાય છે સ્ટ્રીંગની લંબાઈ નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તમે બીજા પોઈન્ટ ને ડાયરેક્ટલી કહી શકતા નથી આ ચોક્કસ કિસ્સા માં આગલી સ્ટ્રીંગ 6004 થી શરૂ થશે પરંતુ તેમાં લંબાઈ ઉલ્લેખિત નથી તમે તેને સીધું સેટ કરી શકતા નથી તેથી પ્રોગ્રામ માંથી આપણે સ્ટ્રીંગનો એન્ડ શોધવાનો છે અને તે મુજબ આપણે આગળની સ્ટ્રીંગની શરૂઆત ને સેટ કરવી પડશે અને એકવાર આપણે પૂર્ણ કરી લઈએ તો આપણી પાસે એક સેટ પોઇન્ટર હોય છે અથવા કોઈક રીતે આપણે એક પોઈંટર અહીં અને એક પોઈંટર અહીં જોડીએ છીએ પછી આપણે સરખામણી કરવાનું શરૂ કરી શકીએ છીએ નેક્સ્ટ સ્ટ્રીંગ c કે d હોઈ શકે છે તે c છે અને આ d છે અને આ કેરેક્ટર 0 હોવો જોઈએ તે સ્ટ્રીંગ કેરેક્ટરનો એન્ડ છે આ રીતે સ્ટ્રીંગ સ્ટોર્ડ થાય છે આપણે પ્રોગ્રામ લખવાની જરૂર છે જેમાં આપણે આ સ્ટ્રિંગ સરખામણી અને લંબાઈ ની ગણતરી કરીશું આ વસ્તુ કેવી રીતે કરવી તે જુઓ તો પહેલા આપણે શું કરીએ છીએ પહેલા આપણે તે રજીસ્ટર બેંક બદલીએ છીએ ધારો કે આપણને SETB PSW 3 કહેવું ગમે છે તે તેના એક સેટ ને બદલે છે તેમાંથી એક રજિસ્ટર બેંક બિટ્સ માટે એવું માનવામાં આવે છે કે આ દ્વારા રજિસ્ટર બેંકમાં ફેરફાર કરવામાં આવે છે એવું એઝંપશન છે કે PSW 3 આ બીટ પહેલા 0 હતું મેઈન પ્રોગ્રામ રજિસ્ટર બેંક 00 નો ઉપયોગ કરી રહ્યો હતો અને તેથી તે એઝંપશન છે પરંતુ અન્યથા તમે આ પાર્ટ ને અહીં મેનીપ્યુલેટ કરી શકો છો જેથી યોગ્ય રજિસ્ટર બેંક પસંદ કરવામાં આવે આપણે આ 6000 એડ્રેસ ભૂલી જવા પડશે આપણે રજિસ્ટર R3 માં સેવ કરીએ છીએ નંબર 60H અને રજિસ્ટર R4 માં આપણે 00H નંબર સેવ કરીએ છીએ જે રચના કરશે બાહ્ય મેમરી માંથી વેલ્યુ મેળવવા માટે કમ્પેરીઝન દરમિયાન આ વેલ્યુને આ DPTR રજિસ્ટરમાં મૂવ કરવાની જરૂર પડશે DPTR નો ઉપયોગ કરવામાં આવશે આપણે તે પછીથી કરીશું ત્યારબાદ આપણે ACALL ને કોલ કરવા માટે કમ્પેર કરીએ છીએ આ ACALL કમ્પેર સ્ટેટમેન્ટ સબ પ્રોગ્રામ કમ્પેર ને કોલ આપશે આપણે તે કમ્પેર પ્રોગ્રામ જોઈશું તે પછી ધારો કે આ કમ્પેર પ્રોગ્રામ તો તેણે R0 માં અમુક વેલ્યુ મુકેલ છે જે આ કમ્પેરીઝનનું રીઝલ્ટ છે પછી આપણે PSW 3 ક્લીયર કરીએ છીએ જેથી આપણે પાછલી રજિસ્ટર બેંક અને પછી MOV R008 પર પાછા જઈએ તેથી MOV R008 કરીશું કારણ કે રીઝલ્ટ R0 માં હોવું જોઈએ આ PSW 3 bit 1 સેટ કરીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે બેંક 1 ને રજીસ્ટર કરવા જઈ રહી છે બેઝીક પ્રોગ્રામ રજિસ્ટર બેંક 0 સાથે કામ કરી રહ્યો છે અને જો તે સબ પ્રોગ્રામ્સ હોય તો તેઓ રજિસ્ટર બેંક 1 પર કામ કરશે બેંક 1 ને રજિસ્ટર કરો એડ્રેસ 8 થી શરૂ થાય છે આ રૂટીન ને કમ્પેર કરો તેણે તે રીટર્ન વેલ્યુ R0 માં સેટ કર્યું છે પરંતુ વાસ્તવમાં તે રજિસ્ટર બેંક R0 છે પરિણામે તે મેમરી લોકેશન 08 છે આ બીટ બનાવ્યા પછી જો તમે આ MOV R008 બનાવો છો તો મેમરી લોકેશન 08 થી કન્ટેન્ટ એ કરંટ બેંકના રજિસ્ટરના રજિસ્ટર 0 માં આવશે જો કરંટ બેંક 0 હોય તો તે વાસ્તવમાં મેમરી લોકેશન 0 છે આ થઈ ગયું આ આનો એન્ડ છે સરખામણી કર્યા પછી રીઝલ્ટ R0 માં સ્ટોર થાય છે તે પાર્ટ આના દ્વારા સમાપ્ત થઈ જશે આ પછી આપણે સ્ટ્રીંગની લંબાઈ ની ગણતરી કરવી પડશે હું ફરીથી તે જ વસ્તુ કરું છું સૌ પ્રથમ આપણે તે રજીસ્ટર બેંકને 1 માં બદલીએ છીએ SETB PSW 3 ત્યાં સેટ છે હવે આપણે ફરીથી આ R3 અને R4 રજિસ્ટરને 2 સ્ટ્રીંગના શરૂઆતના એડ્રેસ ની લંબાઈને સમાવવા માટે સેટ કરીએ છીએ જે R3 અને R4 છે R4 એ 00H અને R3 એ 60H અને પછી આપણે સબરૂટિન ACALL ની લંબાઈ કહીએ છીએ આ લંબાઈની રૂટીન તે બેંક 1 ના રજીસ્ટર R1 અને R2 માં 2 સ્ટ્રીંગની લંબાઈ રીટર્ન કરશે ત્યાંથી મારે તેમને કરંટ રજિસ્ટર બેંક ના R1 અને R2 પર પાછા લાવવાની જરૂર છે તે હેતુ માટે મારે શું કરવું જોઈએ 3 બીટને ક્લીયર કરો જેથી આપણે પાછલી રજિસ્ટર બેંક 0 પર પાછા આવીએ અને પછી MOV R109 જેવું લખીએ જેથી આ રજીસ્ટરમાંથી બેંક 1 નો R1 આ વેલ્યુ કરંટ બેંકના રજીસ્ટર 1 અથવા ઓરીજીનલ બેંકમાં આવશે એટલે કે બેંક 0 તે પ્રથમ સ્ટ્રિંગની લંબાઈ છે અને પછી MOV R210 કરીએ તેથી આ બેંક 1 ના રજિસ્ટર 2 પર ઉપલબ્ધ બીજી સ્ટ્રિંગની લંબાઈને બેંક 0 ના 2 ને રજીસ્ટર કરવા માટે લેશે તેથી તે પ્રોગ્રામનો એન્ડ છે હવે મારે આ કમ્પેરીઝન અને આ લંબાઈ માટે રૂટીન લખવું પડશે આ 2 રૂટીન લખવાનું રહેશે પહેલા આપણે કમ્પેરીઝન માટે રૂટિન લખવાનો પ્રયત્ન કરીએ છીએ રૂટીનની તુલના આના જેવી હશે પહેલા આપણે R3 અને R4 મેળવવાનું છે તેઓ ખરેખર મેમરી લોકેશન 6000 તરફ પોઈન્ટ કરે છે જો આ તમારું મેમરી લોકેશન હોય મેમરી અને આ એડ્રેસ 6000 હોય તો પછી તે R3 R4 પૈર આને પોઈન્ટ કરે છે તેથી આ R3 R4 વેલ્યુને DPL અને DPH રજિસ્ટરમાં મૂવ કરવા જોઈએ જેથી હું ઈન્ડીવિડ્યુઅલ મેમરી બિટ્સને ઍક્સેસ કરવા માટે તે DPTR નો ઉપયોગ કરી શકું ઈન્ડીવિડ્યુઅલ મેમરી લોકેશન આપણે DPTR 3 મૂવ કરીએ છીએ જેથી DPH માં 60 આવે અને DPL R4 ને મૂવ કરીએ આપણને DPTR રજિસ્ટર માં આ 6000 મળ્યા છે અને આપણે આ R3 અને R4ને 2 રજિસ્ટરમાં પણ સેટ કરીશું R5 અને R6 અન્યથા તેઓની જરૂર પડી શકે છે R5 R3 ને મૂવ કરીએ અને R6 R4 ને મૂવ કરીએ તેથી આ બે સ્ટેટમેંટ આ ફક્ત R3 ની કોપી રાખવા માટે છે R4 પૈર માટે કારણ કે જેમ જેમ આપણે આગળ વધીએ તેમ આ પૈર માં ફેરફાર કરવામાં આવશે પછી આપણે મેળવવાનું છે હવે પછીનું કામ જે મારે કરવાનું છે તે છે ચાલો કહો કે મને આ a b c વગેરે જેવી સ્ટ્રીંગ મળી છે તેથી પ્રથમ કાર્ય એ બીજી સ્ટ્રીંગનું લોકેશન શોધવાનું છે તે કયા પોઈન્ટ થી શરૂ થશે મારે તે શોધવું પડશે તેના માટે મારે આ 0 શોધવા ની જરૂર છે આ 0 ક્યાં છે જેને શોધવાનું છે તે ક્યાંક હશે તો આપણે શું કરીએ આપણે તેને આ રીતે કરીએ છીએ આપણને MOVX ADPTR નો ઉપયોગ કરવા મળે છે તેથી રીઝલ્ટ સ્વરૂપે પ્રથમ લોકેશન માટે કન્ટેન્ટ A રજિસ્ટરમાં આવશે અને પછી આપણે CJNE A0L1 કરીએ છીએ જો વેલ્યુ શૂન્ય ન હોય તો મને અહીં જે વેલ્યુ મળી છે તે શૂન્ય નથી પછી તે પ્રથમ સ્ટ્રીંગ નો એન્ડ નથી

આપણે સ્ટ્રીંગ નો આ એન્ડ શોધી રહ્યા છીએ હવે આપણી પાસે જે કેરેક્ટર છે તે પ્રથમ સ્ટ્રીંગનો એન્ડ નથી આપણે લેવલ L1 પર જંપ કરીએ છીએ જયારે કમ્પેર જંપ કરીએ અને તે L1 ની સમાન ના આવે તો અહીં તેને મુકીએ પરંતુ જો તે સમાન હોય જો આ 2 કેરેક્ટર જો આપણે આ ચોક્કસ લોકેશનને ઍક્સેસ કરી રહ્યા છીએ તો શું થશે આ A રજિસ્ટર કન્ટેન્ટ 0 ની સમાન થઈ જશે અને ત્યાં સુધીમાં આપણું પોઈન્ટર આગળ વધી ગયું છે અને આપણે તે લોકેશન પર આવી ગયા છીએ જે પ્રથમ સ્ટ્રિંગનો એન્ડ છે જો તેઓ સમાન હોય તો આપણે લેવલ L2 પર જંપ કરીએ છીએ તેનો અર્થ એ કે જે વાસ્તવમાં આપણે જોઈશું કે તે એ જ સ્થાનને અનુરૂપ છે કે જ્યાં આપણે પ્રથમ સ્ટ્રીંગ ના એન્ડ માં આવ્યા છીએ પછી L1 માં તો L1 માં મારે શું કરવાનું છે તેથી કેરેક્ટર એ સ્ટ્રીંગ કેરેક્ટર નો એન્ડ નથી મારે DPTR વેલ્યુમાં વધારો કરવાની જરૂર છે તેથી INC DPTR આમ DPTR ની વેલ્યુ વધશે પછી આ DPTR ફરીથી R3 અને R4 માં સેવ કરવામાં આવે છે MOV R3DPH અને MOV R4DPL DPH અને DPL ની વેલ્યુ R3 અને R4 માં સેવ કરવામાં આવે છે તો પછી આપણે શું કરીએ પછી આપણે આગલા માટે જવું પડશે આ R3 અને R4 આપણે વેલ્યુ સેટ કરી છે હવે આ R5 અને R6 આપણી પાસે આ DPTR ની અગાઉની વેલ્યુ હતી આ L2 અહીં આવશે L2 એ અહીં ક્યાંક છે તો આ આપણું L2 છે L2 માં તેનો અર્થ છે કે આપણે બીજી સ્ટ્રીંગ પર આવ્યા છીએ પછી મારે કમ્પેરીઝન કરવાનું શરૂ કરવાની જરૂર છે આ પોઈન્ટ થી SJMP L2 જ્યારે આ મેચિંગ થાય છે ત્યારે આપણે આ પોઈન્ટએ આવી રહ્યા છીએ આ પોઈન્ટથી જો તેઓ સમાન હોય તો આ પ્રથમ સ્ટ્રીંગનો એન્ડ છે તેથી હું કમ્પેરીઝન કરવાનું શરૂ કરી શકું છું તો હું તે કેવી રીતે કરી શકું જેમ કે પ્રથમ આ મેળવો તેથી તે DPTR એન્ડ થઈ ગયું છે તેથી DPTR ને પ્રથમ લોકેશન પર પાછા લઈ જવું પડશે તેથી આપણે સૌ પ્રથમ MOV DPHR5 અને MOV DPLR6 પર જઈએ છીએ તે રીતે R5 R6 પૈર માં આપણે અગાઉનું DPH સ્ટોર કર્યું હતું DPLની વેલ્યુ તેથી R5 અને R6 થી તે વેલ્યુ મૂવ કરવામાં આવે છે પછી આપણે MOV ADPTR કરીએ આમ DPTR થી હવે આપણે આગળ ની વેલ્યુ મેળવી રહ્યા છીએ આપણે આ પોઈન્ટ પર પાછા આવ્યા છીએ આપણને તે કેરેક્ટર અહીં ફરીથી મળ્યું છે પછી તમે આ કેરેક્ટર સેટ કરો જે આપણે B રજિસ્ટરમાં પ્રથમ સ્ટ્રીંગ થી વાંચ્યું છે તેથી MOV BA તે આ વેલ્યુને સેવ કરશે જે આપણે B માં વાંચ્યું છે રજિસ્ટર કરો પછી આપણે DPTR ને ઇન્ક્રીમેંટ કરીએ છીએ અને DPTR સેવ કરીએ છીએ જ્યારે પણ આપણે ઇન્ક્રીમેંટ કરીએ છીએ આપણે DPTR ને R5 R6 પૈર માં સેટ કરીએ છીએ જેથી આપણે તેને પછીથી લોડ કરી શકીએ આપણે MOV R5 DPH અને MOV R6DPL કરીશું આ થઈ ગયા પછી આપણે આ DPL DPH સેટ કર્યું છે હવે મારે આને નેક્સ્ટ સ્ટ્રિંગ ના પ્રથમ કેરેક્ટર તરીકે મેળવવું પડશે અને તે DPH DPL ની વેલ્યુ આ 2 સ્ટેટમેન્ટમાં R3 અને R4 રજિસ્ટરમાં સ્ટોર છે તે DPH DPL ની વેલ્યુ ઍક્સેસ કરવામાં આવશે હું આ પોઈન્ટ પરથી અહીં લખી રહ્યો છું MOV DPHR3 MOV DPLR4 પછી MOVX ADPTR પછી INC તેથી આપણે ઇન્ક્રીમેંટ કરીશું તેથી તે નેક્સ્ટ કેરેક્ટર પર જશે જ્યારે પણ તમને તે એક્સેસ કરવામાં આવે છે ત્યારે તમે બીજી સ્ટ્રિંગમાંથી પ્રથમ કેરેક્ટર વાંચ્યું છે પોઇન્ટર આગળ વધવું જોઈએ આ અગાઉથી પોઇન્ટર છે અને વેલ્યુ ફરીથી R3 R4 માં સેવ કરવામાં આવે છે MOV R3 DPH અને MOV R4DPL તેઓ ત્યાં સેવ કરવામાં આવે છે અને પછી આપણે શું કરીએ આપણે CJNE કરીએ છીએ જમ્પ ની તુલના કરીએ છીએ અથવા સમાન નથી હવે આ A અને B તે 2 રજિસ્ટર વેલ્યુની તુલના કરવામાં આવશે અને તે L4 પર જશે હવે જો તેઓ સમાન ન હોય તો હું L4 પર જઈ રહ્યો છું જો તેઓ સમાન હોય તો બીજી કંડીશન મારે તપાસવાની જરૂર છે કે કદાચ આ કેરેક્ટર A છે તે પણ એક મેચ છે સમગ્ર સ્ટ્રીંગ માટે જે હશે તે છેલ્લા કેરેક્ટર સાથે મેચ થાય છે તેમાં પણ 0 હશે આ 0 એ આ 0 સાથે મેચ થાવો જોઈએ આ બે 0 મેચ હોવા જોઈએ હું શું કરું છું તેના માટે જો તેઓ L4 પર સમાન ન હોય તો જંપ કરો અન્યથા ADD A B A અને B ઉમેરવા માં આવે છે અને પછી આપણે તપાસીએ છીએ કે પરિણામ 0 છે કે નહીં તેથી CJNE A0L 5 અને પછી મૂવ કરો જો તેઓ સમાન હોય તો હું આ બિંદુ MOV R01 અને MOV R01 પર આવીશ અને ત્યાંથી પાછો આવીશ અને આ L4 વાસ્તવ માં MOV R00 છે આ L4 નો પોઈન્ટ છે અને આ CJNE છે તેમના કેરેક્ટર સમાન છે પરંતુ તેઓ 0 નથી આ L5 છે આ વધુ સારી રીતે L2 હોવું જોઈએ જે તેને યોગ્ય રીતે કરશે કારણ કે જો તેઓ સમાન ન હોય તો હું અહીંથી અહીં જંપ કરી રહ્યો છું તેથી આ લેવલ L2 હોવું જોઈએ આને વધુ સારી રીતે L2 બનાવવું જોઈએ પછી પ્રોગ્રામ સાચો હશે કારણ કે હવે મને આગલું કેરેક્ટર મળી ગયું છે ફરીથી હું આગામી કેરેક્ટરની તુલના કરવા જઈ રહ્યો છું જે બન્યું છે તે પ્રથમ 2 કેરેક્ટર્સ મેચ થાય છે જો તે અહીંથી આવી રહ્યું છે અને પ્રથમ 2 કેરેક્ટર્સ જે મેચ થાય છે તો હવે મને આગલું કેરેક્ટર મળી રહ્યું છે આ MOVX થી મને પ્રથમ સ્ટ્રિંગનું આગલું કેરેક્ટર મળશે આ MOVX થી મને બીજી સ્ટ્રિંગનું આગલું કેરેક્ટર મળશે અને પછી હું આ CJNE ઇન્સ્ટ્રકશન માં તેમની સરખામણી કરી રહ્યો છું તેથી CJNE ઇન્સ્ટ્રકશનમાં હું તુલના કરું છું અને જો તે ન હોય તો જો કેરેક્ટર સમાન હોય તે અહીં આવશે અને તે આમાં આવશે જો કેરેક્ટર સમાન ન હોય તો તે L 4 પર આવશે આ R0 એ 1 બનવાનો અર્થ છે કે નંબર છે અન્ય સ્ટ્રીંગ સમાન નથી જો R0 એ 1 બને તો સ્ટ્રીંગ સમાન નથી જો સ્ટ્રીંગ સમાન હોય અને જો કેરેક્ટર સમાન હોય તો હું લઈ રહ્યો છું કે હું સ્ટ્રીંગના એન્ડ સુધી પહોંચ્યો છું કે નહીં તે રીતે આ પ્રોગ્રામ કરીને હું સબસ્ટ્રિંગ ચેક પાર્ટ કરી શકું છું હવે જો તમારે કરવું હોય તો તે ત્યાં છે તે 0 સેટ કરી રહ્યું છે અને આ L4 છે CJNE 0 જો તે 0 હોય તો કહો પછી તે આવી રહ્યું છે અથવા તે સમાન નથી તે કિસ્સા માં તે લખવામાં આવશે જો કેરેક્ટર્સ સમાન ન હોય તો તે 0 માં લખવામાં આવશે તો તે કેવી રીતે કરવું CJNE 0 L 2 આ હોઈ શકે છે આ પછી મારી પાસે આના જેવું કંઈક હોવું જોઈએ જો સ્ટ્રીંગ સમાન ન હોય તો MOV R00 મળશે જો કેરેક્ટર્સ સમાન હોય તો તે અહીં ઉમેરવામાં આવે છે અને પછી હું તેને એન્ડ માં લઈ જઉં છું તેઓ સમાન નથી જો તેઓ સમાન ન હોય તો L માં અહીં એક SJMP હોવો જોઈએ મારી પાસે તે RET હોવું જોઈએ ટે રીટર્ન પાથ છે તેથી તે આ વસ્તુને યોગ્ય રીતે કરશે હવે લેન્થ પાર્ટ વિષે વાત કરીએ તો એટલે કે લેન્થ કેલ્ક્યુલેશન પાર્ટ તો તમે આ રીતે કરી શકો છો

લેન્થ નો ભાગ સરળ છે તેથી આપણે MOV DPHR3 કરી શકીએ છીએ આપણને DPH મળે છે MOV DPLR4 R4 થી આપણને DPL મળે છે પછી MOV R10 અને પછી આપણે કહીએ છીએ MOVX A DPTR પછી સરખામણી કરો જમ્પ વન ની બરાબર નથી આ A 0 કહો L7 તે સરખામણી કરી રહ્યું છે કે શું આપણે સ્ટ્રીંગ ના એન્ડ સુધી પહોંચ્યા છીએ કે નહીં L7 માં SJMP L8 આપણે R1 નો અમલ કરીએ છીએ પછી INC DPTR રજિસ્ટર માં ઇન્ક્રીમેંટ કરશે અને પછી આપણે તપાસીએ છીએ કે શું SJMP L6 છે L6 આ પોઈન્ટ છે આ રીતે હું પ્રથમ સ્ટ્રીંગની લંબાઈ ચકાસી શકું છું જ્યાં સુધી તે આ 0 પર આવે છે CNE A0 L7 ની સરખામણી કરો તે ઇન્ક્રીમેંટ કરવામાં આવશે અને આ પોઈન્ટ L8 છે આ રીતે હું R1 રજિસ્ટરમાં ગણતરી કરેલ પ્રથમ સ્ટ્રિંગની લંબાઈ મેળવી શકું છું તમે આ પ્રક્રિયા ને પુનરાવર્તિત કરી શકો છો રજિસ્ટર R2 માં બીજા સ્ટ્રિંગની લંબાઈ માટે L8 થી શરૂ થતા સમાન પોર્ટ્સ છે તમે આ R1 ને R2 વડે બદલી શકો છો અને તમે આગલી સ્ટ્રિંગની લંબાઈની ગણતરી કરી શકો છો